શુભેચ્છાઓ મોડ્યુલ 3નાં યુનિટ 11 માં આ દિવસોમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને લોકપ્રિય અભિગમ પ્રોજેક્ટ આધારિત અભિગમ માટેની સૂચના પર આપનું સ્વાગત છે આ અગાઉ ના એકમમાં આપણે સૂચનાના વ્યવહારિક મોડેલના આધારે સૂચના પ્રત્યેનો સીધો અભિગમ સમજ્યો હતો આ એકમમાં આપણે સૂચનાના પ્રોજેક્ટ આધારિત અભિગમને સમજીશું પ્રોજેક્ટ આધારિત અભિગમ આ શબ્દનો ઉપયોગ આજકાલ અનેક વ્યાપક અર્થમાં કરવામાં આવી રહ્યો છે કેટલીકવાર આ સમસ્યા આધારિત અભિગમ પૂછપરછ આધારિત અભિગમ વગેરે જેવા શબ્દો સાથે એકબીજાને બદલીને ઉપયોગમાં લેવાય છે પરંતુ આશા છે કે આ એકમના અંત સુધીમાં આપણે જોઇશું કે સૂચના માટે પ્રોજેક્ટ આધારિત અભિગમની ખૂબ જ વિશિષ્ટ સુવિધાઓ છે જે તેને સમસ્યા આધારિત અભિગમ અથવા તપાસ આધારિત અભિગમ અથવા તો અનુભવ આધારિત અભિગમથી અલગ બનાવે છે આ શરતો સમાન દેખાતી હોવા છતાં દરેકમાં ચોક્કસ વિશિષ્ટ લક્ષણ હોય છે અને તે તે અભિગમને અનન્ય બનાવે છે ફક્ત એન્જિનિયરિંગ પ્રોગ્રામના અંતિમ વર્ષમાં એક કેપસ્ટોન પ્રોજેક્ટ ખાસ કરીને ભારતમાં મોટાભાગની સંસ્થાઓમાં ખૂબ સામાન્ય લક્ષણ છે પરંતુ આ જાતે સૂચના તરફ કોઈ પ્રોજેક્ટ આધારિત અભિગમ રચતું નથી તે સામાન્ય રીતે સ્વીકારવામાં આવે છે એટલે કે ફક્ત એક અંતિમ વર્ષનો પ્રોજેક્ટ સૂચનાના પ્રોજેક્ટ આધારિત અભિગમ તરીકે સૂચનાને બનાવતો નથી હા તે પ્રવૃત્તિ ચોક્કસ પ્રોજેક્ટ આધારિત છે પરંતુ પ્રોજેક્ટ આધારિત અભિગમનો અર્થ એ કે પ્રોજેક્ટ કાર્ય ફક્ત અંતિમ વર્ષ અથવા અંતિમ સેમેસ્ટરમાં જ નહીં સમગ્ર કાર્યક્રમ દરમિયાન નોંધપાત્ર ભૂમિકા ભજવે છે આના પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ હકીકતમાં સાહિત્યમાં પીબીએલ વધુ સામાન્ય શબ્દ છે અથવા પીઆરબીએલ લોકો તેનો ઉપયોગ સમસ્યા આધારિત શિક્ષણથી અલગ બનાવવા માટે કરે છે જેને સામાન્ય રીતે પીબીએલ તરીકે સંક્ષેપિત કરવામાં આવે છે પ્રોજેક્ટ આધારિત લર્નિંગને સામાન્ય રીતે PRBL કહેવામાં આવે છે પ્રોજેકટ આધારિત અભિગમ અથવા પીબીઆઈને સૂચના આપવાનો આવશ્યક અર્થ એ છે કે આખા 4 વર્ષ દરમ્યાન સમગ્ર પ્રોગ્રામ દરમિયાન પ્રોજેક્ટ કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ પરિણામ પ્રોજેક્ટ આધારિત શિક્ષણમાં પરિણમે છે સંસ્થામાં અમલીકરણની વિગતો જુદી જુદી હોય છે પરંતુ સામાન્ય ફિલસૂફી એ છે કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન અભિગમનો અમલ થવો જોઈએ છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક દાયકાઓ સુધી પ્રોજેક્ટ આધારિત અભિગમ માટેના મુખ્ય ચાલકો છે ઉદ્યોગનું દબાણ વિશ્વવ્યાપી માન્યતા ધરાવતી સંસ્થાઓ અને સામાન્ય રીતે સમાજ નું વલણ કે એન્જિનિયરિંગના સ્નાતકોએ પ્રોગ્રામના અંતમાં ફક્ત તકનીકી જ્ઞાનને જ યાદ રાખવાનું નથી પરંતુ તેઓએ ઉચ્ચ ક્ષમતા દર્શાવવી જ જોઇએ તેઓ પાસે ફક્ત એન્જિનિયરિંગ જ્ઞાન આધારિત આવડત જ નથી પરંતુ તે વ્યવસાયિક અભ્યાસથી પણ સંબંધિત છે આવી અપેક્ષાઓ નો એનબીએ દ્વારા ઉલ્લેખિત પ્રોગ્રામ પરિણામોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં વ્યાવસાયિક અભ્યાસના પાસાઓ જેમ કે મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે જેમ કે સંદેશાવ્યવહાર ટીમ વર્ક નીતિશાસ્ત્ર અને જીવન પર્યંત શિક્ષણ વગેરે નો સમાવેશ થાય છે ટેક્નોલોજીની ઝડપી બદલાતી ગતિ આજે માંગ કરે છે કે એન્જિનિયરિંગના સ્નાતકો આ બદલાતા પરિપ્રેક્ષ્યમાં અનુકૂલન કરવા સક્ષમ હોવા જોઈએ અને વિદ્યાર્થીઓમાં આ પ્રકારની વ્યાવસાયિક પ્રેક્ટિસ સંબંધિત યોગ્યતાઓ વિકસિત થવાની અપેક્ષા છે આવી પ્રોગ્રામ નિષ્પતિ ખરેખર પરંપરાગત એન્જિનિયરિંગ અભ્યાસક્રમો સંબોધિત કરી શકતા નથી જે આવશ્યકપણે વ્યાખ્યાન આધારિત હોય છે સંભવત કેટલાક કેસોમાં ખૂબ પ્રતિબંધિત પ્રયોગશાળા પ્રથા દ્વારા પૂરક છે આને સૂચના માટે જુદા જુદા અભિગમની જરૂર છે અને તેના કારણે વ્યાપક સ્કેલ પર પ્રોજેક્ટ આધારિત અભિગમની નવીનતા થઈ છે અંતિમ વર્ષનો પ્રોજેક્ટ આ પીઓને સંબોધિત કરી શકે છે પરંતુ એકલી આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને આ કુશળતા પ્રાપ્ત કરવા અને તેને દર્શાવવામાં મદદ કરવા માટે અપૂરતી છે જેની ઉદ્યોગ અથવા સમાજ સામાન્ય રીતે અપેક્ષા રાખે છે ચોક્કસપણે અંતિમ વર્ષનો પ્રોજેક્ટ સહાયક છે પરંતુ તે અપૂરતો હોવાનું જણાયું છે શૈક્ષણિક સંશોધન દર્શાવે છે કે ઉંડા શિક્ષણને સિદ્ધાંત અને તેની એપ્લિકેશનના ખૂબ જ ચુસ્ત એકીકરણની જરૂર છે મોટાભાગના કિસ્સામાં પ્રયોગશાળાના કામની પરંપરાગત પ્રથા પણ એકદમ અપૂરતી હોવાનું જણાય છે હા તે વ્યવહારિક દૃશ્યોમાં સૈદ્ધાંતિક સિદ્ધાંતોને લાગુ કરવામાં પ્રેક્ટિસ કરવામાં વિદ્યાર્થીઓને મદદ કરે છે પરંતુ પ્રયોગશાળાઓ મોટાભાગે જે રીતે હાથ ધરવામાં આવે છે વિદ્યાર્થીઓને જે પ્રકારનો અનુભવ મળે છે તે એકદમ અપૂરતો હોવાનું જણાય છે ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ આજના સ્પર્ધાત્મક વિશ્વમાં કોઈક પ્રકારનું બ્રાંડિંગ લેવાની ઇચ્છા રાખે છે તેથી તેઓ શિક્ષણ માટે આધુનિક નવીન પદ્ધતિઓ અપનાવી રહ્યા હોવાનો દાવો કરીને તેમની પ્રતિષ્ઠા વધારવા માંગશે પ્રોજેક્ટ આધારિત અભિગમની મુખ્ય લાક્ષણિકતાઓ કરવાથી શીખવું વાસ્તવિક વિશ્વની સમસ્યાઓ વાસ્તવિક ઉકેલો માર્ગદર્શિકા માર્ગદર્શક તરીકે પ્રશિક્ષક કાર્યની આંતરશાખાકીય પ્રકૃતિ સહયોગ અને જૂથ કાર્ય બીજી ઘણી સુવિધાઓ છે પરંતુ આ પીબીઆઈની મુખ્ય લાક્ષણિકતાઓ છે સૂચના પ્રત્યે પ્રોજેક્ટ આધારિત અભિગમ પ્રથમ સિદ્ધાંત "કરીને શીખવું" કરવાને કેન્દ્રિત રાખવાથી શીખાય છે તે વિચાર એકદમ જૂનો છે અમેરિકન ફિલસૂફ મનોવિજ્ઞાની અને શૈક્ષણિક સુધારક જ્હોન ડેવી દ્વારા છેલ્લા સદીના પ્રારંભિક ભાગમાં આ વિચારની ખૂબ જ હિમાયત કરવામાં આવી હતી એપ્લાય'એ મેરિલ નો અધ્યયન સિદ્ધાંત છે 'પ્રેક્ટિસ' એ 'ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન' જેની અગાઉના એકમમાં આપણે ચર્ચા કરી હતી ના ટ્રાન્ઝેક્શન મોડેલના મુખ્ય તબક્કાઓમાંથી એક છે હકીકતમાં સૂચના પ્રત્યેનો કોઈપણ અભિગમમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે એ એક મહત્વપૂર્ણ ઘટક છે તો પછી પ્રોજેક્ટ આધારિત અભિગમ કઈ અલગ છે પ્રોજેક્ટ આધારિત અભિગમ એ રીતે ભિન્ન છે કે તેમાં કરીને શીખવાનું' ખૂબ જ કેન્દ્રિય ભૂમિકા એક મુખ્ય ભૂમિકા માં છે 'અને 'કરવા' નો અવકાશ એકદમ નોંધપાત્ર છે તેનો અર્થ એ કે વિદ્યાર્થીઓ જે પ્રથામાં ભાગ લે છે તે ખૂબ નોંધપાત્ર છે પ્રયોગશાળાઓમાં અથવા વર્ગખંડોમાં જે થાય છે તેના કરતાં તે ખૂબ જ આગળ છે જ્યારે તેઓ અધ્યાયનાં અંતિમ અભ્યાસોને હલ કરે છે અહી કરવાનું વધુ વ્યાપક સ્કેલ પર છે તેથી કેન્દ્રિય ભૂમિકામાં કરીને શીખવાની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ અને કરવાથી સૂચિત પ્રવૃત્તિઓ છે આ પ્રોજેક્ટ આધારિત અભિગમની વિશિષ્ટ સુવિધાઓ છે વિદ્યાર્થીની ભૂમિકા સાંભળવાની અને પછી પ્રેક્ટિસ કરીને કરવાથી બદલાઈ જાય છે તેનો અર્થ એ કે અનિવાર્યપણે કરવું અને શીખવું અનિશ્ચિત છે તે ખૂબ જ સખ્તાઇથી એકીકૃત છે એન્જિનિયરિંગ પ્રોગ્રામનાં અંતિમ વર્ષના પ્રોજેક્ટ અને સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પ્રયોગશાળાના કામ એકદમ સામાન્ય છે સૂચના પ્રત્યેનો પ્રોજેક્ટ આધારિત અભિગમ પ્રેક્ટિસ પર વધારે ભાર મૂકે છે અને સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પ્રોજેક્ટ કાર્યને સમાવિષ્ટ કરે છે પ્રોગ્રામ દરમ્યાન પ્રોજેક્ટ કાર્યને સમાવવા માટે આ ખરેખર કેટલું શક્ય છે જ્યારે આપણે આ વિચારોના અમલીકરણની વાત કરીએ ત્યારે આપણે આ મુદ્દા પર ચર્ચા કરીશું આપણે જોઇશું કે સૈદ્ધાંતિક રૂપે સૂચના પ્રત્યે પ્રોજેક્ટ આધારિત અભિગમની ચોક્કસ માંગ કરે છે પરિસ્થિતિગત અવરોધો આપણને સખત પ્રોજેક્ટ આધારિત અભિગમનાં થોડા હળવા સંસ્કરણ ને અપનાવવા દબાણ કરી શકે છે તેમ છતાં તે એકદમ ઉપયોગી છે આપણે આગળ વધતા જતા આ અવરોધો અને તેનાં સમાધાનો શું છે તે જોઇશું પ્રોજેક્ટ આધારિત અભિગમમાં પ્રોક્સિસની કેન્દ્રિય સ્થિતિ વાસ્તવિક વિશ્વની સમસ્યાઓ સાથે સંકળાયેલ છે અને તેના પર આધારિત હોય છે આ પ્રોજેક્ટ આધારિત અભિગમની આગામી ચાવીરૂપ લાક્ષણિકતા છે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ વિદ્યાર્થીની રુચિ અને ધ્યાન આકર્ષિત કરે છે આ મેરિલના કાર્ય કેન્દ્રિત સિદ્ધાંતને અનુરૂપ છે સંભવિત ઉકેલોની શ્રેણીને મંજૂરી આપવા માટે અને સમસ્યા નિર્માણ કુશળતાવાળા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સમસ્યાઓ સામાન્ય રીતે જટિલ અને ખુલ્લા અંતની અપેક્ષાની રાખવામાં આવે છે મોટા ભાગે શીખવાની બાબતોમાં એવું જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓને સમસ્યા બનાવવાની કુશળતા હોતી નથી કારણ કે મોટાભાગના પરંપરાગત ઔપચારિક કાર્યક્રમોમાં પ્રશિક્ષક પહેલેથી રચિત એક ઉચ્ચ માળખાગત સમસ્યા પ્રદાન કરે છે 'આ પધ્ધતિનો ઉપયોગ કરીને નીચેની સમસ્યા હલ કરો' આ રીતે આ અભ્યાસ ને કહેવામાં આવ્યો છે સમસ્યા બધી કઠોરતામાં ઘડવામાં આવે છે ત્યાં કોઈ અસ્પષ્ટતા નથી ત્યાં કોઈ ખુલ્લો અંત નથી સમસ્યા જે રીતે કહેવામાં આવી છે તેના વિશે કંઇ અસ્પષ્ટ નથી વિદ્યાર્થીઓ પાસેથી કયા પ્રકારનાં સમાધાન ની અપેક્ષા કરવામાં આવે છે કે વિશે કોઈ અસ્પષ્ટતા નથી તેથી સમસ્યાનું નિવેદન તેમજ સમાધાનની અપેક્ષા એ તમામ પૂર્વ નિર્ધારિત દિશાઓ સાથે સખત છે જ્યારે વાસ્તવિક દુનિયામાં આવું ભાગ્યે જ થાય છે તેથી ઉદ્યોગ તરફથી થતી ફરિયાદમાંની એક ફરિયાદ એ છે કે વિદ્યાર્થીઓને વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિના વર્ણનથી એન્જિનિયરિંગની શરતોમાં સમસ્યા ઉભી કરવાની આવશ્યક કુશળતાની તાલીમ આપવામાં આવી નથી વાસ્તવિક દુનિયાની સમસ્યામાં અસ્પષ્ટતા છે અને પ્રથમ ઇજનેરોને સમસ્યાને ઘડવાની કુશળતાની જરૂર છે પ્રોજેક્ટ દ્વારા ઉકેલી શકાય તે માટે આ વાસ્તવિક વિશ્વ સમસ્યાઓ કોણ પસંદ કરે છે ફરીથી પરિસ્થિતિને આધારે ત્યાં ઘણા વિકલ્પો હોઈ શકે છે પ્રથમ વિકલ્પ વૈકલ્પિક રીતે એ પ્રશિક્ષકનાં સંપૂર્ણ નિયંત્રણમાં છે ડોમેનની સાથે ડોમેનની સમસ્યાઓ પ્રશિક્ષક દ્વારા પસંદ કરવામાં આવે છે અને વિદ્યાર્થી ટીમોને સોંપવામાં આવે છે ખરેખર તમે તેને સોંપેલ પ્રોજેક્ટ્સ તરીકે કહી શકો છો પ્રશિક્ષક સંપૂર્ણ નિયંત્રણમાં છે સમસ્યા તેનું નિવેદન જે ટીમને તે સોંપેલ છે તે બધા પ્રશિક્ષક દ્વારા નિયુક્ત કરવામાં આવે છે આ દેખીતી રીતે ખૂબ કાર્યક્ષમ અને અમલ કરવા માટે ખૂબ સરળ છે પરંતુ તેની મર્યાદાઓ છે પરંતુ આ એક શક્ય વિકલ્પ છે બીજો વિકલ્પ એ છે કે પ્રશિક્ષક હજી પણ નિયંત્રણમાં છે પરંતુ વિદ્યાર્થીઓ પાસે થોડી પસંદગી છે ડોમેન તેમજ સમસ્યાઓની સૂચિ પ્રશિક્ષક દ્વારા પસંદ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સૂચિમાંથી પસંદ કરવાની મંજૂરી છે અલબત્ત જ્યારે બહુવિધ વિદ્યાર્થીઓ બહુવિધ વિદ્યાર્થી ટીમો સમાન પ્રોજેક્ટ અને તે તમામ પ્રકારનાં મુદ્દા ઇચ્છે છેત્યારે વિરોધાભાસનો ઉકેલ લાવવાની જરૂર પડે છે પરંતુ અહી વિદ્યાર્થીઓને આવશ્યકપણે થોડી પસંદગી મળે છે ત્રીજો વિકલ્પ કે જે વિદ્યાર્થીને મહત્તમ સ્વતંત્રતા આપે છે પરંતુ જેનો અમલ કરવો મુશ્કેલ છે તે તે છે કે પ્રશિક્ષક ફક્ત ડોમેનને જ સ્પષ્ટ કરે છે અને વિદ્યાર્થીઓ સમસ્યા પસંદ કરે છે આ કિસ્સામાં વિદ્યાર્થીઓએ પસંદ કરેલી સમસ્યા યોગ્ય જટિલતા સ્તરની છે તેમજ ભણતરના અનુભવને વિદ્યાર્થીઓ માટે તે ખરેખર નોંધપાત્ર હોઈ શકે તે માટે પૂરતી ખુલ્લી મુદત છે તેની ખાતરી કરવા માટે પ્રશિક્ષકે મધ્યસ્થી કરવી પડશે પરંતુ વિદ્યાર્થીઓને સમસ્યાની પસંદગીમાં નોંધપાત્ર પસંદગી મળે છે કેટલાક કિસ્સાઓમાં સંભવ છે કે ઉદ્યોગ સાથે મળીને વિભાગ સમસ્યાઓ પસંદ કરે છે આ ખાસ કરીને શક્ય છે જો કોઈ ઉદ્યોગ અથવા વધુ ઉદ્યોગો સાથે હાલનો એમઓયુ થાય જ્યાં વિભાગો અને ઉદ્યોગ દ્વારા સહયોગ મળે અને પછી કેટલીક સમસ્યાઓ હોય જે આપ મેળે પ્રોજેક્ટ્સના ઉમેદવાર તરીકે પોતાને પ્રસ્તુત કરે અહી ઉદ્યોગ સાથે મળીને વિભાગ સમસ્યાઓ પસંદ કરે છે વિદ્યાર્થીઓને સૂચિમાંથી એક પસંદ કરવામાં પસંદગી હોઈ શકે છે અથવા તેમને કોઈ ચોક્કસ સમસ્યા સોંપવામાં આવી શકે છે બધા કિસ્સાઓમાં સમસ્યા જટિલ અને ખુલ્લી અંતની હોવી આવશ્યક છે હજી બીજી સંભાવના એ છે કે વિભાગની આજુબાજુના એ સમુદાય સાથે સંલગ્નતા છે જેની આસપાસ સંસ્થા સ્થિત છે અને સમુદાય સાથેની તેમની ક્રિયાપ્રતિક્રિયાના ભાગ રૂપે તેમની વિસ્તરણ પ્રવૃત્તિઓના ભાગ રૂપે તેઓ સમસ્યાઓ આપી શકે છે જેને ઇજનેરી વિદ્યાર્થીઓ દ્વારા ઉકેલી શકાય છે તેથી શક્યતાઓ ઘણી છે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ પસંદ કરવા માટેની સંભવિત પસંદગીઓ ઘણી છે અને હજી એક વધુ પસંદગી છે શું આપણે અનુકરણિત સમસ્યાઓનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા સમસ્યાઓ વાસ્તવિક હોવી જોઈએ ખરેખર ઘણી સંસ્થામાં કરાયેલા પ્રયોગમૂલક સંશોધન આશ્ચર્યજનક રીતે દર્શાવે છે કે બંને અભિગમો સારી રીતે કાર્ય કરે છે જ્યાં સુધી સમસ્યાઓ પૂરતી જટિલ છે અને પૂરતી ખુલ્લા અંતની છે ત્યાં સુધી કેળવણી બંને કેસોમાં નોંધપાત્ર હોવાનું જણાય છે તેથી જે રીતે સમસ્યા રચાય છે તેનું વિભાગ અને પ્રશિક્ષક દ્વારા ખૂબ કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું પડશે સમસ્યાને અસ્પષ્ટ રીતે ઘડવી જોઈએ તે જટિલ અને ખુલ્લા અંતની હોવી જોઈએ અને તે પછી વિદ્યાર્થીઓનું શિક્ષણ એકદમ નોંધપાત્ર લાગે છે તે પછી ત્રીજી સુવિધા એ છે કે સમાધાન વાસ્તવિક હોવા જોઈએ આ પ્રોજેક્ટ આધારિત અભિગમ પ્રોજેક્ટના અંતિમ સમાધાન માટે નોંધપાત્ર મહત્વ દર્શાવે છે તે મૂળ સમસ્યાના વાસ્તવિક ઉકેલ પૂરા પાડતી સારી ગુણવત્તાનું ઉત્પાદન હોવું આવશ્યક છે ઉત્પાદન એક આર્ટિફેક્ટ સોફ્ટવેર પેકેજ વ્યવસાયિક ગુણવત્તાની તકનીકી અહેવાલ અથવા ડિપાર્ટમેન્ટ દ્વારા આગળના નિર્ણય મુજબ બીજું કંઈપણ હોઈ શકે છે અને જો વિદ્યાર્થીઓને અંતિમ ઉત્પાદન શું હોવું જોઈએ તે અંગે ચર્ચામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે તો તે પણ શ્રેષ્ઠ છે પરંતુ આ સારી ગુણવત્તાની હોવી જોઈએ જો તે કોઈ આર્ટિફેક્ટ છે તો વિદ્યાર્થીઓએ તે દર્શાવવા માટે સમર્થ હોવા જોઈએ ચોક્કસ અંતિમ સમાધાન મૂળ સમસ્યાને હલ કરે છે ઉત્પાદનને માન્ય કરે છે તેને સમાધાનનું ખૂબ મહત્વનું લક્ષણ માનવામાં આવે છે જેનો હેતુ વિદ્યાર્થીઓએ લક્ષ્યમાં રાખવો જોઈએ અને તેનું યોગ્ય મૂલ્યાંકન કરવું આવશ્યક છે દેખીતી રીતે અહીં પ્રોજેક્ટ આધારિત શિક્ષણમાં પ્રશિક્ષકની ભૂમિકા બદલાય છે જેને સામાન્ય રીતે 'સ્ટેજ પરના ઋષિ' તરીકે ઓળખવામાં આવે છે તે અહી 'બાજુના માર્ગદર્શક' હોય છે તે માહિતી પ્રદાતા પાસેથી કોઈ પ્રકારનાં માર્ગદર્શક અથવા એક પ્રકારનાં સલાહકારમાં પરિવર્તિત થાય છે જે વિદ્યાર્થી ની સાથે કાર્ય કરે છે અને વિદ્યાર્થીની મદદ કરે છે તેથી સૂચના પ્રત્યે પ્રોજેક્ટ આધારિત અભિગમ નોંધપાત્રરૂપે વિદ્યાર્થી કેન્દ્રિત છે અને પ્રશિક્ષકની ભૂમિકા આવશ્યક રીતે માર્ગદર્શક સલાહકાર અથવા સહાયક જેવી છે પ્રશિક્ષકે નિયંત્રણ છોડી દેવા જોઈએ અને વિદ્યાર્થી ને સ્વાયત્તતાની સુવિધા આપવી જોઈએ શક્ય હદ સુધી વિદ્યાર્થીઓને તેમના પોતાના નિર્ણયો લેવાની મંજૂરી હોવી આવશ્યક છે જો તેઓ કેટલીક ભૂલો તરફ દોરી જાય તો પણ વિદ્યાર્થીઓ તે ભૂલોથી શીખે છે તેથી તેઓ જે રીતે પ્રોજેક્ટ ચલાવે છે તેમાં નોંધપાત્ર સ્વતંત્રતા હોવી જોઈએ અલબત્ત કોઈ નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રશિક્ષક હંમેશાં ઉપલબ્ધ હોવા જોઈએ પરંતુ તે સિવાય પ્રશિક્ષકની ભૂમિકા વધુ એક સહાયક જેવી છે પ્રશિક્ષક માટે વિદ્યાર્થીઓને તેમના પોતાના શિક્ષણની જવાબદારી સ્વીકારવી તે આરામદાયક હોવું જોઈએ આ માટે પ્રશિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ની માનસિકતામાં પરિવર્તન આવશ્યક છે પછીથી આપણે જોઇશું કે આ ખાસ કરીને ફેકલ્ટી તેમજ વિદ્યાર્થીઓ બંને માટે એક પડકારજનક મુદ્દો છે ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓ પહેલાનાં વર્ષોમાં હોય પ્રથમ વર્ષ અથવા બીજા વર્ષ અથવા ત્રીજા વર્ષ એવું લાગે છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ તેઓ અંતિમ વર્ષ પર આવે છે ત્યાં સુધી સહયોગી પ્રવૃત્તિ તરીકે અને વાસ્તવિક સમસ્યાને હલ કરવાની પ્રવૃત્તિ તરીકે એન્જિનિયરિંગના પ્રકારને સમજી ચૂક્યા છે તેથી તેઓ અંતિમ સેમેસ્ટર અથવા અંતિમ વર્ષમાં કોઈ પ્રોજેક્ટ ચલાવવામાં વધુ આરામદાયક છે પરંતુ પહેલાનાં વર્ષોમાં આમ કરવાથી અમુક પડકારો પેદા થાય તેવું લાગે છે તે પછી આની બીજી મુખ્ય લાક્ષણિકતા એ છે કે કાર્ય પ્રકૃતિમાં આંતરશાખાકીય હોવું જોઈએ પ્રોજેક્ટ આધારિત અભિગમમાં આંતરશાખાકીય પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવે છે અત્યારનાં દિવસોમાં અનિવાર્યપણે કોઈ પણ વ્યાવસાયિક કાર્ય પ્રકૃતિ અને ઉદ્યોગની માંગમાં આંતરવિદ્યાત્મક બને છે કે જે વિદ્યાર્થીઓ માટે તેમની વ્યક્તિગત પૃષ્ઠભૂમિની દ્રષ્ટિએ સંસ્કૃતિના સંદર્ભમાં વિશેષતાના સંદર્ભમાં વિવિધ જૂથોમાં કામ કરવામાં આરામદાયક બને તેથી વિદ્યાર્થીઓને એવી અનુરૂપતા અને સર્વગ્રાહી વિચારસરણીથી સજ્જ કરો જે શિસ્તની સીમાઓને અવગણે તેવા મુદ્દાઓનો સામનો કરવા માટે ક્રોસ બાઉન્ડરી સમસ્યાઓ ને હલ કરવામાં સક્ષમ હોવા જોઈએ અને તેઓએ તેનાથી આરામદાયક લાગવું જોઈએ એવું નથી કે તેઓ અન્ય ડોમેન્સના નિષ્ણાંત બને છે પરંતુ તેઓ સમસ્યાઓના સામાન્ય સમાધાન તરફ કામ કરતા જુદા જુદા ડોમેન્સના નિષ્ણાતો સાથે સહયોગ કેવી રીતે કરવો તે શીખે છે તેથી લગભગ તમામ વાસ્તવિક દુનિયાનાં કાર્યો પ્રકૃતિમાં આંતરશાખાકીય હોય છે અને પ્રોજેક્ટ દરમિયાન વિદ્યાર્થીઓને સમાન સંદર્ભમાં કામ કરવાની તક આપવી આવશ્યક છે આ સૂચવે છે કે એન્જિનિયરિંગ સંસ્થામાં વિવિધ વિભાગો વચ્ચે નોંધપાત્ર સહયોગ હોવો આવશ્યક છે અને આના માટે અમુક સ્તરના વહીવટી હસ્તક્ષેપની જરૂર પડે છે કારણ કે મોટાભાગના સંસ્થાનોમાં મોટાભાગના વિભાગો અલગ અલગ રીતે કાર્યરત હોય છે જ્યારે વિદ્યાર્થીઓને કામની આંતરશાખાકીય પ્રકૃતિ પૂરી પડતા વિભાગો વચ્ચેના ઉચ્ચ સ્તર પર સહયોગની જરૂર પડે છે આ મુદ્દો ફરી આપણે પછીથી જોશું આ સુવિધા આગામી ચાવીરૂપ સુવિધા સાથે સરસ રીતે જોડાય છે જે સહયોગ અને જૂથ કાર્ય છે સૂચના તરફનાં પ્રોજેક્ટ આધારિત અભિગમની આ છેલ્લી ચાવીરૂપ સુવિધા છે સહયોગ અને સમૂહ કાર્ય ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી ટીમો વિસ્તૃત સમયગાળા દરમિયાન શ્રેણીબદ્ધ ક્રિયાપ્રતિક્રિયામાં વ્યસ્ત રહે છે જે તેમને સ્થાનાંતરીત કુશળતા જેવી કે સંદેશાવ્યવહાર આયોજન વિવિધ સંસ્કૃતિઓ અને દ્રષ્ટિકોણ માટે આદર અને ટીમમાં કાર્ય કરવું ને પ્રાપ્ત કરવા અને દર્શાવવા તરફ દોરી જાય છે આ એક અત્યંત મહત્વપૂર્ણ યોગ્યતા તરીકે માનવામાં આવે છે જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરવી જોઈએ અને જો તેઓને વ્યાવસાયિક તરીકે મૂલ્ય મેળવવું હોય તો તેનું નિદર્શન કરવું જોઈએ ઉદ્યોગ અપેક્ષા રાખે છે કે વિદ્યાર્થીઓ આ પ્રકારની સ્થાનાંતરિક કુશળતા સાથે આવે અને શિક્ષણ માટેનો આ પ્રોજેક્ટ આધારિત અભિગમ વિદ્યાર્થીઓ માટે આ સ્થાનાંતરિત કુશળતા પ્રાપ્ત કરવા અને દર્શાવવા માટે ખૂબ જ સારી તક પૂરી પાડે છે પ્રોજેક્ટની પ્રકૃતિના આધારે ઉદ્યોગ સાથે સહયોગ પણ થઈ શકે છે જો વિભાગે ઉદ્યોગ સાથે મળીને કોઈ સમસ્યા ઉકેલી છે તો વિદ્યાર્થીઓને પણ ઉદ્યોગ સાથે સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે અથવા તે સંસ્થાની બહારના સામાજિક જૂથો સાથે પણ હોઈ શકે છે જે તેમની સમુદાય સુધી પહોંચવાના ભાગની તાલીમ છે જો પ્રોજેક્ટ સમુદાય સાથે સંબંધિત છે તો વિદ્યાર્થી ટીમો સંસ્થાની બહાર સામાજિક જૂથો સાથે પણ વાતચીત કરી શકે છે આ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ વધુ વ્યાવસાયિક કુશળતા વર્તણૂકો અને નેટવર્કના વિકાસ તરફ દોરી જાય છે તેથી પ્રોજેક્ટ આધારિત અભિગમના વ્યાપક ઉપયોગથી આ એક મોટો ફાયદો છે તેના ફાયદા પુષ્કળ છે અમે અહીં કેટલાક લાક્ષણિક મુદ્દાઓ સુધારેલ શૈક્ષણિક સિદ્ધિ સૂચિબદ્ધ કર્યા છે હકીકતમાં જ્યારે વિદ્યાર્થીઓ આ અભિગમ હેઠળ શીખે છે ત્યારે તેઓ આકારણીમાં વધુ સારું પ્રદર્શન કરતા હોય તેવું લાગે છે જે સૂચનાના પરંપરાગત મોડેલો પર આધારિત છે તેનો અર્થ એ કે ભલે આકારણી પરંપરાગત મોડેલ પર આધારિત હોય તો પણ વિદ્યાર્થીઓ અત્યંત સારું પ્રદર્શન કરી રહ્યા હોય તેવું લાગે છે તેથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિમાં સુધારો થાય છે અને દેખીતી રીતે તેઓ વધુ સારી પ્રેરણા અને એન્જિનિયરિંગનાં આનંદ નો અનુભવ કરે છે વ્યાપક યોગ્યતા દાવાઓ આ દાવાઓને ટેકો આપવા માટે એક પ્રયોગમૂલક ડેટા છે જેમાં ટીમ વર્ક સંદેશાવ્યવહાર નૈતિક વર્તન સમસ્યા હલ કરવાની ક્ષમતાઓ જટિલ અને નવીન વિચારસરણી ડેટા સંગ્રહ અને વિશ્લેષણ ક્ષમતા માહિતી શોધ ક્ષમતાઓ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કુશળતા આંતરવ્યક્તિત્વ કુશળતા સમય મેનેજમેન્ટ આત્મસન્માન નો સમાવેશ થાય છે સૂચિ ઘણી લાંબી છે અને આમાંના ઘણા નેશનલ એક્રેડિએશન બોર્ડ દ્વારા જણાવેલ પ્રોગ્રામના કેટલાક પરિણામો સાથે પણ સંબંધિત છે આનાથી વિભાગ ઉદ્યોગ માટે તેમજ સમુદાય કે વિભાગ જેમાં અસ્તિત્વ ધરાવે છે તેના સુધી પણ વધુ સારી રીતે પહોંચીશકે છે ફેકલ્ટી દ્વારા ગુણવત્તાયુક્ત કાર્ય માટેની વધુ સારી તકો પણ મળે છે કારણ કે ફેકલ્ટીનાં એવા પ્રોજેક્ટ્સ શામેલ થઈ શકે છે કે જે તેમના પોતાના સંશોધન કાર્ય સાથે સંબંધિત છે જે ઉદ્યોગની સમસ્યાઓથી સંબંધિત છે અને આનાથી ફેકલ્ટી દ્વારા ગુણવત્તાયુક્ત કાર્ય માટેની વધુ તકો પણ થઈ શકે છે તેથી તે એક જીત જીત ની પરિસ્થિતી બની શકે છે બંને શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ અભિગમથી લાભ મેળવી શકે છે પ્રોગ્રામના અભ્યાસક્રમમાં પ્રોજેક્ટ્સ ક્યાં આવે છે તેનો મુખ્ય મુદ્દો કંઈક એવો છે જેનું નિરાકરણ લાવવાની જરૂર છે એકલા અંતિમ વર્ષનો પ્રોજેક્ટ જે એન્જિનિયરિંગ પ્રોગ્રામના અભ્યાસક્રમમાં એકદમ સામાન્ય છે પ્રોગ્રામને પ્રોજેક્ટ આધારિત પ્રોગ્રામ તરીકે બનાવતો નથી કેટલીક સંસ્થાઓએ મિનિ પ્રોજેક્ટ્સ સહિતની શરૂઆત કરી છે ચાલો આપણે કહીએ કે પ્રથમ 3 વર્ષમાં એક અથવા વધુ સેમેસ્ટરમાં બે ક્રેડિટ અથવા એક ક્રેડિટ ખૂબ જ ભાગ્યે ત્રણ ક્રેડિટ્સ કેટલીક સંસ્થાઓએ પ્રથમ વર્ષમાં જ પ્રથમ સેમેસ્ટરમાં પણ આ રજૂઆત કરી હતી એક અથવા બે ક્રેડિટ્સ સાથે પ્રોજેક્ટ પ્રવૃત્તિનું મર્યાદિત સ્વરૂપ તે એકલ પ્રવૃત્તિઓ તરીકે લાગુ થઈ શકે છે નિયમિત કોર્સના ભાગ રૂપે અગાઉના પ્રયોગશાળાના ઘટકોને બદલીને એક અથવા બે ક્રેડિટ મૂલ્ય સાથેનો એક કોર્સ થઈ શકે છે એવાં કેટલાક અભ્યાસક્રમો છે જેની સાથે જોડાયેલ પ્રયોગશાળા છે હવે કેટલીક સંસ્થાઓ વિદ્યાર્થીઓ દ્વારા પ્રયોગના ભાગરૂપે પ્રયોગશાળાના કામને બદલે વિદ્યાર્થીઓને તે અભ્યાસક્રમ સાથે સંબંધિત પ્રોજેક્ટ કરવા કહે છે કેટલાક અભ્યાસક્રમોમાં પરંપરાગત પ્રયોગશાળાના કાર્યને તે કોર્સની સામગ્રીથી સંબંધિત મીની પ્રોજેક્ટ દ્વારા બદલવામાં આવી રહ્યું છે તે અમલીકરણ અભિગમ પણ અનેક સંસ્થાઓમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ હજી પણ તેનો અવકાશ અને મહત્વ ક્રેડિટ મૂલ્ય એકદમ મર્યાદિત લાગે છે સૂચના અને શિક્ષણ માટેના પ્રોજેક્ટ આધારિત અભિગમ પર વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરવું એ હજી પણ ભારતમાં એન્જિનિયરિંગ સંસ્થાઓમાં સામાન્ય નથી એનો અર્થ એ કે પ્રોજેક્ટ આધારિત અભિગમ માટે હજી ઘણી સામાન્ય ભૂમિકા ખૂબ સામાન્ય નથી પરંતુ તે એક આરોગ્યપ્રદ સંકેત છે કે વધુને વધુ સંસ્થાઓ ખાસ કરીને છેલ્લા દાયકામાં વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોજેક્ટ આધારિત અભિગમ તરફ વળી રહી છે અને જો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આધારિત અભિગમ દ્વારા સંપૂર્ણ લાભ મેળવવાની જરૂર હોય તો તેને વધુ વ્યાપક બનાવવાની જરૂર છે પ્રોજેક્ટ કાર્યનું મૂલ્યાંકન પણ ખૂબ જ જરૂરી છે તે નિર્ણાયક અને મુશ્કેલ પણ છે આકારણી રચનાત્મક અને સારાત્મક બંને શિક્ષણ પ્રણાલીમાં એક નિર્ણાયક પ્રવૃત્તિ છે અને પ્રોજેક્ટ કાર્યના કિસ્સામાં ખાસ કરીને મહત્વપૂર્ણ અને જટિલ છે પ્રોજેક્ટના અંતે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે લેખિત અહેવાલ રજૂ કરે છે સોલ્યુશન ઉત્પાદન અથવા સોફ્ટવેર સિસ્ટમ પ્રદર્શિત કરે છે અને રજૂઆત પણ કરે છે આ ત્રણેય ઘટકોને યોગ્ય રીતે મૂલવી અને મૂલ્યાંકન કરવાની જરૂર છે અને આના માટે પ્રશિક્ષકો દ્વારા નોંધપાત્ર આયોજનની જરૂર છે આપણે યોગ્ય રુબ્રીક્સ વિકસાવવા પડશે અગાઉના એકમમાં આપણે પ્રોજેક્ટના કામના મૂલ્યાંકન માટે રૂબ્રીક્સની ચર્ચા કરી હતી આપણે તે કરવાની જરૂર છે અને આપણે તે રૂબ્રીક્સને આગળના ભાગમાં વિદ્યાર્થીઓ ને જણાવવા જોઈએ આપણે જૂથની સાથે સાથે વ્યક્તિગત યોગદાનની પણ આકારણી કરવાની જરૂર છે આપણે ઉત્પાદિત અંતિમ સમાધાનની ગુણવત્તા તેમજ વિદ્યાર્થી ટીમો દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયાની આકારણી કરવાની પણ જરૂર છે આપણે બંને પાસાંની આકારણી કરવાની જરૂર છે રુબ્રીક્સ જેમ કે મેં કહ્યું છે વિકસિત થવું જોઈએ અને વિદ્યાર્થીઓ ને જણાવવું જોઈએ પ્રોજેક્ટ આધારિત અભિગમમાંથી શીખતી વખતે વિદ્યાર્થીઓ કઈ પ્રક્રિયામાથી પસાર થાય છે તે વિશેની સમજ મેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રતિબિંબીત જર્નલો જાળવવા જેવી કેટલીક પ્રવૃત્તિઓમાં તાલીમ આપવાની જરૂર પડી શકે છે માત્ર પ્રોજેક્ટ કરવા તે પૂરતું નથી વિદ્યાર્થીઓએ તેમના કાર્ય પર પ્રતિબિંબિત કરવાની ક્ષમતા વિકસાવવી જોઈએ અને તે કાર્યમાંથી યોગ્ય પાઠ શીખવા જોઈએ પ્રતિબિંબીત જર્નલ આ પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં મદદ કરે છે બધા વિદ્યાર્થીઓ પ્રતિબિંબીત સામયિકો જાળવવાથી પરિચિત ન હોઈ શકે તેથી આપણે વિદ્યાર્થીઓને આ પ્રતિબિંબીત જર્નલ કેવી રીતે જાળવીએ તે અંગે અમુક પ્રકારની સૂચનાઓ આપવી પડી શકે છે જે વિદ્યાર્થીઓ તેમના અનુભવમાંથી સાચા પાઠ કેવી રીતે લેવા તે શીખવા માટે ખૂબ જ ઉપયોગી છે આમાંના કેટલાક મુદ્દાઓ અગાઉના મોડ્યુલોમાં પણ ચર્ચા કરવામાં આવ્યા હતા જેમ કે મેં કહ્યું છે આ ચોક્કસ પ્રોજેક્ટ આધારિત અભિગમમાં સંસ્થાઓનો અનુભવ નાટકીય રીતે જુદો હોય તેવું લાગે છે ત્યાં કોઈ અનન્ય રીત જણાતી નથી સંસ્થાઓએ તેમના માટે યોગ્ય આકારણી ની પદ્ધતિઓ વિકસિત કરવાની જરૂર છે મુખ્ય અમલીકરણ પડકારો જ્યારે અંતિમ વર્ષના પ્રોજેક્ટનો અમલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ખૂબ સારી રીતે સમજાયેલી પ્રક્રિયા છે વિભાગ અને સંસ્થા માટે અંતિમ વર્ષના પ્રોજેક્ટને સફળતાપૂર્વક અમલમાં લાવવા માટે સંપૂર્ણ વહીવટી તંત્ર મોટાભાગનો સમય તે જગ્યાએ છે તેનાથી એકદમ પરિચિત છે સૂચના અને શિક્ષણ માટેના પ્રોજેક્ટ આધારિત અભિગમ પર વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરવાનું ઘણી સંસ્થાઓ માટે હજી પણ પરિચિત નથી નોંધપાત્ર ધોરણે પ્રોજેક્ટ આધારિત સૂચનાનો અમલ કરવો ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ બંને માટે ઘણા પડકારરૂપ છે જ્યારે હું કહું છું ફેકલ્ટી તેનો અર્થ પણ એ છે કે વિભાગો સંસ્થા અને વ્યાપકપણે વહીવટી મશીનરી વિદ્યાર્થીઓ માટેના મુખ્ય પડકારો કેટલાક મુખ્ય પડકારો ગ્રુપ વર્ક આ જૂથ કાર્ય અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ખૂબ મુશ્કેલ ન હોઈ શકે કારણ કે તેઓ પહેલાથી જ પ્રોગ્રામના 3 વર્ષથી પસાર થયા છે તેઓએ વિવિધ સહ અભ્યાસક્રમ વિશેષ ખાતાકીય પ્રવૃત્તિઓ માં ભાગ લીધો છે અને તેઓએ સફળ એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સ બનવા માટે જરૂરી કેટલીક કુશળતા પહેલેથી જ મેળવી લીધી છે તેથી તેઓ જૂથ કાર્ય કે સહયોગી કાર્ય ની પ્રશંસા કરી શકે છે અને તેથી કોઈ પણ નાના અવરોધને પ્રશિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન દ્વારા સરળતાથી દૂર કરી શકાઈ છે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે જૂથ કાર્યની પ્રશંસા કરવી તે ખૂબ જ ગંભીર અથવા મુશ્કેલ હોઈ શકે નહી પરંતુ તે અગાઉના વર્ષોમાં ખાસ કરીને પ્રથમ વર્ષ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે નોંધપાત્ર રીતે અલગ હોઈ શકે છે સંભવત તેઓ ત્રીજા વર્ષે આવે છે ત્યાં સુધીમાં સંક્રમણ થવાનું શરૂ થાય છે અલબત્ત કેટલીક સમસ્યાઓ છે જે અંતિમ વર્ષ સાથે પણ અસ્તિત્વમાં છે કેટલાક જૂથના સભ્યો દ્વારા ફ્રી રાઇડિંગ હંમેશાં ફરિયાદ રહી છે જ્યારે જૂથનું કદ 4 અથવા 5 જેવું કંઈક હોય છે ત્યારે ક્યારેક ક્યારેક શક્ય બને છે કે જૂથના કેટલાક સભ્યો ખરેખર પ્રયત્નોમાં ફાળો આપતા નથી પરંતુ તેઓ ક્રેડિટમાં ભાગ લેવાની ઇચ્છા રાખે છે અને આ અનિવાર્યપણે અમુક તનાવ અને તકરાર તરફ દોરી જાય છે જેનું સમાધાન કરવાની જરૂર છે જૂથના કાર્યમાં અનુભવનો અભાવ અને સંઘર્ષને સંભાળવો એ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે ખાસ કરીને વત્તા બે સ્તરે સ્પર્ધાત્મક વલણની અગાઉની સંસ્કૃતિ છે મોટાભાગના વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્પર્ધાત્મક સ્થિતિમાં કામ કરવા માટે ટેવાય છે તે એટલા માટે છે કે તેઓ ટોચની રેન્કિંગની સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ આવશ્યકપણે તેમના જીવનને 12 મા ધોરણ વત્તા બે તબક્કામાં એક સ્પર્ધાત્મક મોડમાં જીવે છે અને પછી તરત જ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં આવે છે જૂથ કાર્યના ફાયદાઓ જોવા તેમના માટે ખૂબ મુશ્કેલ હશે એન્જિનિયરિંગ એ જૂથ કાર્ય છે તે જોવા માટે તીવ્ર સ્પર્ધાત્મક સ્થિતિમાંથી બહાર આવવામાં થોડો સમય લાગી શકે છે પ્રશિક્ષકો જો તેઓ તેમના વિદ્યાર્થીઓમાં આ જુએ તો આ પડકારોને દૂર કરવા માટે તેઓએ વ્યૂહરચના કરવાની રહેશે પ્રોજેક્ટ આધારિત શિક્ષણને અનુકૂલન પ્રોજેક્ટ આધારિત સૂચનાના નવા અભિગમને સ્વીકારવામાં મુશ્કેલી વિદ્યાર્થી માટે આ મુશ્કેલી ખૂબ વાસ્તવિક હોઈ શકે છે આ અભિગમમાં વિદ્યાર્થીઓએ ઘણી પસંદગીઓ કરવી પડશે કે જે પછીથી તેમના ગ્રેડ માટે સૂચિતાર્થ ધરાવે છે અને તેમાંથી ઘણા તેમના શિક્ષણની જવાબદારી સ્વીકારવામાં ખૂબ જ અચકાશે ખાસ કરીને કારણ કે ત્યાં સુધી સંભવત તેઓ એક ભણતરના દૃશ્ય માટે ટેવાયેલા છે જેમાં શિક્ષક દ્વારા તેમને બધું આપવામાં આવે છે અને તેઓ ખૂબ નિષ્ક્રિય ભૂમિકા ભજવે છે તેઓએ તેમના પોતાના શિક્ષણ માટે ખરેખર કોઈ જવાબદારી લીધી નથી તેઓએ પસંદગી કરી નથી તેથી અચાનક આવી વધુ પરિપક્વ ભૂમિકા ધારણ કરવું ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે અને તેઓ પરંપરાગત સૂચનાત્મક પદ્ધતિને પસંદ કરી શકે છે જ્યાં શિક્ષક આવશ્યકપણે માહિતી પ્રદાન કરનાર હોય અને વિદ્યાર્થી આવશ્યક રૂપે નિષ્ક્રિય રીસીવર હોય છે કેટલાક વિદ્યાર્થીઓ ખરેખર તે મોડને પસંદ કરી શકે છે અને તેઓ જીદ કરી શકે છે કે આ રીતે જ કોઈ અભ્યાસક્રમ શીખવવો જોઈએ તેથી પ્રશિક્ષકો પાસે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે પ્રેરિત કરવાનો એક પડકાર હશે પ્રોગ્રામની શરૂઆતમાં આ અસંગઠિત શિક્ષણના વાતાવરણનો સામનો કરવો તે પડકાર રૂપછે ફરીથી મેં કહ્યું તેમ અંતિમ વર્ષ સાથે તે પાછળનો ઇતિહાસ હોવાને કારણે ત પડકારજનક નહીં હોય પરંતુ જો આ અગાઉના વર્ષોમાં ત્રીજા વર્ષે બીજા વર્ષમાં અથવા પ્રથમ વર્ષમાં રજૂ કરવામાં આવ્યું હોય તો તે ખરેખર એક પડકાર હોઈ શકે છે પ્રોગ્રામની શરૂઆતમાં પ્રમાણમાં બિન સંરચિત શિક્ષણ પર્યાવરણનો સામનો કરવો વિદ્યાર્થીઓ માટે એક પડકાર હોઈ શકે છે ત્યાં મૂલ્યાંકન સંબંધિત ચિંતાઓ પણ હોઈ શકે છે કારણ કે ઘણી બધી વસ્તુઓ છે જેમાથી થોડી રુબ્રીક્સ આધારિત છે વ્યક્તિલક્ષી મૂલ્યાંકન છે વિદ્યાર્થીઓ તેના વિશે ચિંતિત હોઈ શકે છે અને ભયભીત થઈ શકે છે વિદ્યાર્થીઓને ડર હોઈ શકે છે કે પરંપરાગત અભ્યાસક્રમોની તુલનામાં અહી ભાર વધુ પડતો હશે ફેકલ્ટી માટે પણ મુખ્ય પડકારો છે તેઓ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શકની ભૂમિકા માટે વપરાય છે તે ભારતમાં ઓછામાં ઓછું સામાન્ય છે તેથી ફેકલ્ટીઓ અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શકની ભૂમિકા માટે ટેવાય છે પરંતુ તેઓને પ્રથમ વર્ષ અથવા બીજા વર્ષમાં ખૂબ જ યુવાન અને પ્રશિક્ષિત વિદ્યાર્થીઓ માટે સમાન ભૂમિકા સ્વીકારવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની માનસિકતા વિવિધ પ્રકારની શીખવાની રીતથી આવે છે અને ફેકલ્ટીને તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં પણ પડકારનો સામનો કરવો પડી શકે છે અભ્યાસક્રમમાં ભારે પ્રોજેક્ટ ઘટકો માટે સંસાધનો શોધવામાં મુશ્કેલી જો તે ફક્ત એક અંતિમ વર્ષનો પ્રોજેક્ટ છે તો તે એક અલગ વાત છે પરંતુ જો દર વર્ષે દરેક સેમેસ્ટર પ્રોજેક્ટ રજૂ કરવાની જરૂર હોય અને બહુવિધ પ્રોજેક્ટ ટીમો હોય તો તે વાસ્તવિક શારીરિક સંસાધનોની દ્રષ્ટિએ સ્રોત શોધે છે હાર્ડવેર ઘટકો સોફ્ટવેર પેકેજો અન્ય આવશ્યક ઘટકો તેમજ યોગ્ય જોડાણ ઉદ્યોગ યોગ્ય સમસ્યા સમૂહો તમામ પ્રકારના સંસાધનો તેમને ભંડોળ કરવા ફેકલ્ટી માટે ખૂબ જ પડકારજનક બની શકે છે ફેકલ્ટી પોતા પર આને વધારાના ભાર તરીકે માની શકે છે કારણ કે આકારણી નોંધપાત્ર રીતે મુશ્કેલ છે આપણે રૂબ્રીક્સ વિકસાવવાની જરૂર છે અને આપણે દરેક પ્રોજેક્ટ ટીમનું મૂલ્યાંકન કરવાની જરૂર છે વ્યક્તિગત વિદ્યાર્થીઓનું યોગદાન છે અને આ ઘણી ફેકલ્ટી દ્વારા ભારરૂપ જોવામાં આવે છે ફેકલ્ટીએ પણ ખાતરી કરવી આવશ્યક છે કે પ્રક્રિયા યોગ્ય રીતે લાગુ કરવામાં આવી છે વિદ્યાર્થી ટીમો યોગ્ય પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તે પ્રક્રિયામાંથી શીખે છે પ્રોજેક્ટ આધારિત સૂચનાઓ મા સફળ થવા માટે આખરે કોઈ પ્રોજેક્ટ ઉત્પાદન આપે તો તે પૂરતું નથી પરંતુ વિદ્યાર્થીઓ જે પ્રક્રિયામાંથી પસાર થાય છે તે જરૂરી છે પ્રોજેક્ટ તેમને શીખવા માટે પણ સક્ષમ બનાવવો જોઈએ અને આ માટે પ્રશિક્ષકો માટે માર્ગદર્શક તરીકે વધુ મજબૂત ભૂમિકા ભજવવી પડી શકે છે આ ફેકલ્ટીને પડકારજનક પણ લાગે છે અલબત્ત માનવ સમસ્યા હંમેશાં અસ્તિત્વમાં છે વિદ્યાર્થી તકરાર અને અપેક્ષાઓનું સંચાલન કરવું એ ફેકલ્ટી માટે એક પડકાર બની શકે છે આના સંદર્ભમાં અમલીકરણની કેટલીક માર્ગદર્શિકા સૂચના તરફના પ્રોજેક્ટ આધારિત અભિગમના અમલીકરણમાં તમામ સમસ્યાઓ માટે શરૂઆતમાં એક પ્રકારની રેસીપી એક પ્રકારનાં ઉપચાર સાથે બહાર આવવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ વિવિધ કેસ અધ્યયનના આધારે આ કેટલાક કેસ અધ્યયનનો સંદર્ભ આપણે આ એકમના અંત તરફ જોશું વિવિધ અભિગમો સાથે વ્યવહાર આ અનુભવોના આધારે તે કેટલીક માર્ગદર્શિકા હોઈ શકે છે પ્રથમ વસ્તુ તે છે તેને અગાઉથી નોંધપાત્ર આયોજનની જરૂર છે સેમેસ્ટરની શરૂઆત પૂર્વે આપણે યોજના બનાવવાની જરૂર છે આપણે વિદ્યાર્થી ડોમેન્સ નક્કી કરી તેઓ કયા ડોમેનમાં કામ કરવા જઈ રહ્યા છે તે અંગે નિર્ણય લેવાની જરૂર છે કયા સંસાધનોની જરૂર પડશે તે સંસાધનો મેળવવા માટે સમયમર્યાદા શું હશે તે તાત્કાલિક ઉપલબ્ધ નથી બજેટની અસરો શું છે અને જુદી જુદી ટીમો દ્વારા અમલમાં મૂકવામાં આવેલા પ્રોજેક્ટનો અવકાશ શું હશે આ બધા વિષે આપણે પૂરતું આયોજન અગાઉથી કરવાની જરૂર છે જો બાહ્ય એજન્સીઓ સામેલ થવાની હોય ઉદ્યોગ અથવા સમુદાય તો બાહ્ય એજન્સીઓ સાથેની ચર્ચાઓ અગાઉથી સારી રીતે થવી જ જોઇએ જો વિદ્યાર્થી ટીમો એવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જે સમુદાયને સંબંધિત છે તો સમુદાયના નેતાઓ સાથે યોગ્ય જોડાણ અગાઉથી સારી રીતે થવું જોઈએ વિદ્યાર્થીઓને ઓફર કરતા પહેલા કાળજીપૂર્વક પરીક્ષા કેટલાક પાયલોટ અભ્યાસ અને પ્રોજેક્ટના વિચારોના પરીક્ષણ જરૂરી હોઈ શકે છે ખાસ કરીને જો આપણે ખૂબ જ આમૂલ વિચારો જોતા હોઈએ છીએ તો તે પ્રોજેક્ટ તરીકે તેમને અમલમાં મૂકવા ખરેખર ખૂબ મુશ્કેલ હશે અને તેમાં શામેલ જોખમને સમજી લીધા વિના જો આપણે તે વિદ્યાર્થીઓને આપીએ તો વિદ્યાર્થીઓ ને તે ખૂબ જ નિરાશાજનક લાગે છે અમે એવું નથી કહી રહ્યા કે તે કંઈક એવું હોવું જોઈએ કે જે ખૂબ જ સરળતાથી ઉકેલી શકાય પરંતુ તે જ સમયે કંઈક જે નિરાશા તરફ દોરી રહ્યું હોય તે પ્રતિકૂળ હશે તેથી પ્રોજેક્ટની પડકારરૂપ પ્રકૃતિ અને અમલીકરણની સરળતા વચ્ચેનું સંતુલન ખૂબ સરસ બેલેન્સ હોવું જોઈએ અને ફેકલ્ટીએ આનો ન્યાય કરવા માટે વિચારની તપાસ કરવાના સંદર્ભમાં ઘણું આયોજન કરવાનું રહે છે કેટલીકવાર તે પાયલોટ અભ્યાસ પણ હોઈ શકે છે અને અમુક પ્રકારની પ્રારંભિક પરીક્ષા પણ હોઈ શકે છે કદાચ તે બધા આવશ્યક છે આ વધુ પડકારજનક બને છે કારણ કે હવે અમે પ્રોજેક્ટ આધારિત આઇડિયાના મોટા પાયે અમલીકરણની વાત કરી રહ્યા છીએ તે ફક્ત અંતિમ વર્ષ જ નથી અગાઉના સેમેસ્ટરમાં પણ આપણે પ્રોજેક્ટ્સ રજૂ કરવાની જરૂર છે તેથી આ પ્રકારનું અપફ્રન્ટ પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થીઓને જેમ કે આપણે જણાવ્યું છે ખાસ કરીને પ્રથમ વર્ષ અને બીજા વર્ષમાં તેઓને સંસાધનોની શોધ કેવી રીતે કરવી તે અને ટીમમાં કેવી રીતે કાર્ય કરવું તે સમજાવવા માટે તાલીમ આપવી જરૂરી હોઈ શકે છે અમુક પ્રકારની પાલખી જરૂરી હોઇ શકે આમાં વિદ્યાર્થીઓને કેટલાક અજમાયશી અનુભવો અને શીખવાની સામગ્રી પ્રદાન કરવી શામેલ છે અને આ પાલખાનું ફરીથી ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કરવું જોઈએ સહયોગની સુવિધા માટે માર્ગદર્શકની પણ આવશ્યકતા રહેશે નિષ્પક્ષ અને પારદર્શક આકારણી એકદમ જરૂરી છે આ બધા વધુ મહત્વપૂર્ણ બને છે કારણ કે પ્રોજેક્ટના કામનો ભાગ ફક્ત અંતિમ વર્ષના પ્રોજેક્ટ કરતા ઘણો વધે છે આ બધા સાથે તમે પીબીઆઈને અપનાવવા માંગો છો એક ફેકલ્ટી તરીકે તમે ખરેખર જે મુદ્દાઓ જોવા માંગો છો તે શું હશે તમે પીબીઆઈને અપનાવવા માંગો છો વિદ્યાર્થી ટીમોની રચનાથી લઈને સારાત્મક મૂલ્યાંકનના અંતિમ પગલા સુધી પ્રક્રિયાના દરેક પગલા પર ઘણી પસંદગીઓ છે આ પસંદગીઓ ઘણા વિશિષ્ટ પરિસ્થિતિગત પરિબળો પર આધારિત છે ત્યાં કોઈ સામાન્યીકરણ થઈ શકતું નથી જોકે ત્યાં કેટલીક સામાન્ય ચિંતાઓ છે જે સમજાવી શકાય છે ત્યાં અન્ય ઘણા પરિસ્થિતિગત પરિબળો છે સંસ્થા વિભાગ વ્યક્તિગત પ્રશિક્ષકોના સ્તરે પસંદગીઓ લેવાની જરૂર છે આ પસંદગીઓ માટે ત્યાં કોઈ અનન્ય ગાણિતીક દ્રાવણ સમાધાન અભિગમ નથી તે બધાને સમજદારીની જરૂર છે તે બધાને સામૂહિક મગજની જરૂર પડે છે તે બધાને અજમાયશ અને ભૂલના તબક્કાની પણ જરૂર પડી શકે છે તેઓને દૃશ્યોની જરૂર પડી શકે છે જે પસંદગીના સમયગાળા દરમિયાન વિકસિત થાય છે હકીકતમાં મોટાભાગના વ્યવહારુ અનુભવો સૂચવે છે કે દરેક સંસ્થા માટે તેની પોતાની અનન્ય સ્થિતિના આધારે વિકસિત થવાની જરૂર છે આવશ્યકપણે તમારે સૂચના તરફના પ્રોજેક્ટ આધારિત અભિગમને લાગુ કરવાના પ્રારંભિક તબક્કામાં ઓછામાં ઓછી થોડી રફ સવારી માટે તૈયાર રહેવાની જરૂર છે પ્રક્રિયાને સ્થિર થવા માટે થોડો સમય લેશે પ્રારંભિક દિવસો આ પ્રવાસમાં ખૂબ રફ હોઈ શકે છે અને જો સંસ્થા આધારિત વિચારોને વધુ વ્યાપક ધોરણે અમલમાં મૂકવા પડે તો તે માટે સંસ્થા વિભાગ ફેકલ્ટીએ તૈયાર રહેવું આવશ્યક છે અંતિમ વર્ષનો પ્રોજેક્ટ ખરેખર ચિંતાની કોઈ બાબત નથી પરંતુ જો આ વિચારોને અમલમાં મૂકવાની જરૂર હોય તો મોટા પાયે આપણને નોંધપાત્ર રીતે વધુ સંસાધનોની જરૂર છે નિકોલા હાર્મર પ્લાયમાઉથ યુનિવર્સિટી પ્રોજેક્ટ આધારિત લર્નિંગ સાહિત્યિક સમીક્ષા httpswww pdf આપેલ લીંક છેલ્લે 01 2019 ના રોજ ઉપયોગમાં લીધી હતી તમે કેટલાક વિચારો માટે આની તપાસ કરી શકો છો અભ્યાસ કૃપા કરીને પ્રોજેક્ટ કાર્યમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના તમારા અનુભવનું વર્ણન કરો તમારામાંના મોટાભાગનાને અંતિમ વર્ષના પ્રોજેક્ટને માર્ગદર્શન આપવાનો અનુભવ હોવો આવશ્યક છે પરંતુ જો તમારામાંના કેટલાક લોકોએ પહેલાના વર્ષોમાં કેટલાક મિનિ પ્રોજેક્ટ્સને અમલમાં મૂક્યા હોય અને જો તમને અગાઉના વર્ષોમાં પ્રોજેક્ટ કામને માર્ગદર્શન આપવાનો અનુભવ હોય જે ખરેખર વધુ આવકાર્ય છે જો તમારી પાસે અંતિમ વર્ષના પ્રોજેક્ટ અને પહેલાના પ્રોજેક્ટ વચ્ચેની પસંદગી હોય તો અમે તમને અગાઉના પ્રોજેક્ટને ધ્યાનમાં લેવા વિનંતી કરીએ છીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનાં તમારો અનુભવનું વર્ણન કરો વર્ણનમાં પડકારોનો સમાવેશ સમાધાનો જેણે કામ કર્યું છે તેના ફાયદા તમારા પોતાના અનન્ય પરિસ્થિતિલક્ષી પરિબળો શામેલ હોઈ શકે છે કૃપા કરીને વર્ણવો તે 300 થી ઓછા શબ્દોમાં હોઈ શકે જો કે તેને સંપૂર્ણ મર્યાદા તરીકે ન લો જો તમે પરિસ્થિતિનાં પરિબળ સમજાવતા વધારે વિગતવાર તમારા અનુભવને શેર કરવા માંગતા હો તો 300 થી વધુ શબ્દોથી પણ આપનું સ્વાગત છે આ રીતે આપણે આ સામૂહિક અનુભવને શેર કરી શકીએ છીએ કારણ કે વ્યાપક સ્કેલ પર પ્રોજેક્ટ આધારિત અભિગમ કંઈક એવું છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ તરીકે જોવામાં આવે છે અને આપણે આમાંથી સામૂહિક રીતે શીખવાની જરૂર છે હાલની સદીમાં વિદ્યાર્થી શિક્ષણ માટે આવા નવા અભિગમોની માંગ હોવાનું લાગે છે com પર અભ્યાસનાંનાં પરિણામો શેર કરવા બદલ આભાર આગળના એકમમાં આપણે સૂચના માટે એક બીજા મહત્વપૂર્ણ અભિગમને જોશું જે સમસ્યા આધારિત છે જો કે એન્જિનિયરિંગ શિક્ષણમાં સમસ્યા આધારિત અભિગમનો વ્યાપ પ્રોજેક્ટ આધારિત અભિગમની તુલનામાં થોડો ઓછો લાગે છે તેમ છતાં તે અભિગમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સમાં અપનાવવામાં લાભ પ્રાપ્ત થાય છે તેથી અમે આગલા એકમ સૂચના માટેની સમસ્યા આધારિત અભિગમને જોઈએ છીએ ત્યાં સુધી રાહ જોઇશું તમને ફરીથી મળવાની આશા છે